ડેટા વિજ્ઞાનના ઓપ્ટિમાઇઝેશન પરના વ્યાખ્યાનોની આ શ્રેણીના આપણે છેલ્લા વિષય પર આવીએ છીએ હમણાં સુધી આપણે અમર્યાદિત બહુવિધ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે જોયું તે પછી આપણે જોયું કે સમાનતાની મર્યાદાઓ સાથે બહુવિધ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરવી હવે આપણે અસમાનતાની મર્યાદાઓ સાથે બહુવિધ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ તરફ આગળ વધીએ છીએ આ પ્રકારની સમસ્યાઓના કેટલાક ચાવીરૂપ વિચારો સમજાવવા પહેલાં ચાલો જોઈએ કે ડેટા વિજ્ઞાનમાં આપણને ઓપ્ટિમાઇઝેશન તકનીકની શા માટે જરૂર પડી શકે છે યાદ કરો કે અગાઉના એક પ્રકરણમાં મેં તે લોકો માટેના ડેટા વિશે વાત કરી હતી જેમને દક્ષિણ ભારતીય ભોજનાલય વગેરે ગમે છે તેથી જો તમને તે ઉદાહરણ યાદ આવે છે મેં કહ્યું હતું કે ત્યાં લોકોનુ એક જૂથ છે જેમને અમુક પ્રકારના રેસ્ટોરન્ટ પસંદ હોઈ શકે છે તેવા લોકોનું એક જૂથ હોઈ શકે છે જેમને તે પ્રકારનું રેસ્ટોરન્ટ ન ગમે અને તેથી વધુ પછી જો આપણે વર્ગીકરણ કરવાનું હોય જે કદાચ આની જેમ એક રેખા હોય કારણ કે આપણે આ જેવા વર્ગીકૃતને ઓળખવા માટે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ આપણે આ શરતો લગાવી પડશે કે આ તમામ ડેટા બિંદુઓ રેખાની એક તરફ હોવા જોઈએ અને આ બધા ડેટા બિંદુઓ રેખાની બીજી બાજુએ હોવા જોઈએ અને રેખીય બીજગણિતમાં અડધા જગ્યાઓ અને હાયપર પ્લેન્સ પરના આપણા વ્યાખ્યાનમાંથી આપણે જાણીએ છીએ કે જો આ સમીકરણ કંઈક એવું છે જે રેખીય સમીકરણ છે તો પછી એવું બને કે જો સામાન્ય આ દિશામાં હોય તો આ દિશા કહેવામાં આવે છે કે જો હું આ બિંદુના મૂલ્યને આમાં બદલીશ તો તે 0 ની બરાબર કે તેથી વધુ છે અને આ બાજુ તે 0 ની બરાબર તેથી ઓછું છે 0 રેખાની બરાબર છે તેથી હવે નોંધ લો કે દરેકબિંદુ માટે જો આપણે રેખાના સમીકરણની દ્રષ્ટિએ શરત લખીશું અને પછી તમે જોશો કે આ અસમાનતાની મર્યાદાઓ બની જાય છે તેથી સમાનતાની મર્યાદાઓમાં ઘણા બધા બિંદુઓ અને તેથી વધુ હોઈ શકે છે તેથી તમે જુઓ છો કે ડેટાવિજ્ઞાનના દૃષ્ટિકોણથી અસમાનતાની મર્યાદા અને ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ લાદવામાં આપણને શા માટે રસ હોઈ શકે આ વિચારનું વધુ સુસંસ્કૃત સંસ્કરણ તે છે જેનો ઉપયોગ સપોર્ટ વેક્ટર મશીન નામના ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સમાં થાય છે જોકે આપણે ઇજનેરો માટે ડેટા સાયન્સના આ પ્રથમ કોર્સમાં તે તકનીકનો અભ્યાસ કરીશું નહીં હું હમણાં જ નિર્દેશ કરવા માંગુ છું કે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓનો આ વર્ગ ખૂબ મહત્વપૂર્ણ છે હવે ચાલો તે જ ઉદાહરણ પર પાછા જઈએ જે આપણી પાસે હતું જ્યાં આપણી પાસે સમાનતાની મર્યાદા હતી અને પછી આપણે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો અને પછી ફક્ત તે સમાનતાને અસમાનતામાં ફેરવી તો ચાલો આ કિસ્સામાં આપણે ધારીએ કે છેલ્લા વ્યાખ્યાનમાં જે 12 ને બરાબર હતું તે હવે 12 કે તેનાથી ઓછું થઈ ગયું છે અને ચાલો આપણે તર્કથી સમજીએ કે આ પ્રકારની સમસ્યાઓનું શું થાય છે હવે પાછલા કિસ્સામાં આપણે કહ્યું કે જ્યારે આપણી પાસે સમાનતાની મર્યાદા હોય ત્યારે આપણે કહ્યું હતું કે આપણે આ રેખાના કોઈપણ બિંદુમાં ઉમેદવારના સમાધાન તરીકે રસ ધરાવતા હોઈએ છીએ આ બધાને શક્ય બિંદુઓ કહેવામાં આવે છે અને આ બધા બિંદુઓથી અમે તે બિંદુને પસંદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે મને ન્યુનત્તમ ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય આપશે હવે જ્યારે મારી પાસે ઓપ્ટિમાઇઝેશનની સમસ્યા છે જ્યાં મારી પાસે આ અસમાનતા છે અને ચાલો આપણે ધારીએ કે આ ચિત્રમાં જે બરાબર છે તેના કરતા ઓછું છે જે આપણે આલેખ્યું છે તે એ છે કે અમર્યાદિત મહત્તમ અથવા અમર્યાદિત લઘુત્તમ હજી લાલ રંગનો તારો છે હવે જો તમે આ જુઓ અને પછી આને 12 કે 12 કરતા ઓછું કહો તે મૂળભૂત રીતે ફરીથી આવી રીતે લખી શકાય છે 3x1 2x2 12 0 યાદ રાખો કે આ ટ્રાન્સપોઝમાંનું સ્વરૂપ x b 0 છે તેથી તે n કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તેના આધારે તે અડધી જગ્યા બનશે આ કિસ્સામાં તે બહાર આવશે કે આ અડધી જગ્યા છે જે આ સમીકરણ દ્વારા રજૂ થાય છે તેથી સમાનતાની મર્યાદા અને અસમાનતાની મર્યાદા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે સમાનતાની મર્યાદામાં આ રેખા પર આપણું દરેક બિંદુ શક્ય સમાધાન છે કે જ્યારે તમે તેને અસમાનતાની મર્યાદા તરીકે બનાવો છો પછી શું થાય છે જો તમે વિચારશો કે આ રેખા બધી રીતે વિસ્તૃત થઈ ગઈ છે તો આ અડધી જગ્યા માટેનું કોઈપણ બિંદુ હવે શક્ય સમાધાન બની જાય છે અને કારણ કે આ અડધી જગ્યામાંનો દરેક બિંદુ શક્ય સમાધાન છે અમર્યાદિત લઘુત્તમ પણ એક શક્ય બિંદુ બની જાય છે તેથી મર્યાદિત લઘુત્તમ અને અમર્યાદિત લઘુત્તમ સમાન છે તેથી આ જોવાનું એક રસપ્રદ બાબત છે તેથી આપણે જોયું કે સમાનતાના કિસ્સામાં અમર્યાદિત અને મર્યાદિત ન્યૂનતમ અલગ હતા પરંતુ જ્યારે આપણે આને બરાબર કરતાં ઓછાની નિશાનીથી અસમાન બનાવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે મર્યાદિત અને અમર્યાદિત ન્યૂનતમ સમાન બિંદુઓ છે હવે ચાલો પ્રયત્ન કરીએ અને જોઈએ કે જો હું નિશાની વિરુદ્ધ કરું તો શું થાય છે અને પછી કહું છું કે આ 12 કે તેથી વધુ છે તો પછી શું થશે જો તમે આ રેખાને આખા પાથ પર લંબાવી દો તો પછી શક્ય ક્ષેત્ર આ બાજુ છે હવે તમે પ્રશ્ન પૂછ્યો કે મહત્તમ ક્યાં આવેલું છે તમે જોશો કે ફરીથી આપણે જાણીએ છીએ કે ઉત્તમ ઉપાય અહીં છે અને જેમ જેમ આપણે આ ઉકેલથી દૂર જઈએ છીએ આપણે જોશું કે આપણે ઉદ્દેશ ફંકશન મૂલ્ય ગુમાવી રહ્યા છીએ અને પહેલાં આપણે જાણીએ છીએ કે આ રેખા અથવા બાજુનું કોઈપણ બિંદુ એક શક્ય બિંદુ છે અને આ સમાનતા ચિન્હને લીધે આ રેખા પરનું કોઈપણ બિંદુ પણ શક્ય છે હવે સમાનતાના મર્યાદાની સમસ્યાના કિસ્સામાં આપણે જે તે દલીલો કરી હતી તે જોતા આપણે જોશું કે હું મારા મહત્તમને છોડી દઈશ તે છે કે હું મોટા અને મોટા કદના સમોચ્ચથી પસાર થવું ચાલુ રાખું છું જ્યાં મહત્તમ મૂલ્ય વધતું રહે છે અને જ્યારે સમોચ્ચ વિશિષ્ટ સમોચ્ચ આ રેખાને એક તબક્કે બરાબર સ્પર્શ કરે છે ત્યારે મારી પાસે એક શક્ય બિંદુ છે જે આ મર્યાદાને પૂર્ણ કરશે તે મર્યાદા નો સમાન ભાગ તેથી તે સામાન્ય મર્યાદાને સંતોષકારક છે અને તે મારા ઉદ્દેશ્ય ફંકશનદ્વારા તેના મૂલ્યમાં કેટલું વધાર્યું છે તે દ્રષ્ટિએ મેં ગુમાવ્યું તે સૌથી ખરાબ છે વધુ કંઈપણ બિનજરૂરી હશે કારણ કે જો હું થોડો આગળ વધું તો હું મારું ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય ખરાબ કરવા જઈશ જો કે તે કરવાની જરૂર નથી કારણ કે મને અહીં પહેલેથી જ એક શક્ય બિંદુ મળ્યો છે તેથી આ કિસ્સો અમર્યાદિત લઘુત્તમ સમાનતાના મર્યાદાના કેસ સાથે આપણે પ્રાપ્ત કરેલા ન્યૂનતમ જેટલું જ બને છે તેથી તમે જુઓ છો કે કયા પ્રકારની અસમાનતાના આધારે આ વિવિધ વસ્તુઓ થઈ શકે છે હવે સામાન્ય ગાણિતિક રચનાના દ્રષ્ટિકોણથી આપણે આને સામાન્ય બનાવવાનું છે હું જે બતાવવા જઈશ તે હું તમને સામાન્ય શરતો બતાવવા જઇ રહ્યો છું હવે આ કોર્સ માટે આપણે કદાચ આનો ઉપયોગ કોઈ પણ ડેટા સાયન્સ એલ્ગોરિધમમાં પછીથી કરીશું નહીં તેમ છતાં આ વધુ વિગતવાર ડેટા વિજ્ઞાનના એલ્ગોરિધમ્સ જેવા કે એસ વી એમ અને તેથી વધુ માટે એક મૂળ વિચાર બનાવે છે તેથી ધ્યાન આપવું અને પછી આને સંપૂર્ણપણે સમજી લેવું યોગ્ય છે તેથી સામાન્ય બહુવિધ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા જે આપણે કહી શકીએ છીએ તેમાં સમાનતા અને અસમાનતા બંનેની મર્યાદાઓ છે તેથી મારી પાસે ઉદ્દેશ્ય કાર્ય છે મારી પાસે m સમાનતાની મર્યાદાઓ છે અને l અસમાનતાની મર્યાદાઓ છે નોંધ લો કે આપણે હંમેશાં આ ફોર્મમાં સમાનતાની સ્થિતિ લખી શકીએ છીએ જ્યાં મારી પાસે જમણી બાજુ 0 છે કારણ કે જો તમારી પાસે જમણી બાજુએ કંઇક હોય તો હું તેને ખાલી ડાબી બાજુ ખસેડું છું અને જમણી બાજુ 0 મળશે તેવી જ રીતે અસમાનતાની કોઈપણ સ્થિતિ પછી ભલે તે 0 કે તેથી વધુ અથવા 0 કે તેથી ઓછી હોય હું તેને હંમેશાં આ ફોર્મમાં મૂકી શકું છું જો મૂળ શરત પહેલાથી જ ફોર્મ જેટલી કે તેથી ઓછી હોય તો તેના જેવી જ છે જો તે ફોર્મ જેટલી કે તેથી વધુ હોય તો હું શું કરું તો હું ઋણ દ્વારા ગુણાકાર કરું છું અને પછી મારી પાસે આ શરત 0 થી બરાબર કે તેનાથી ઓછી હોય તેથી હવે હું આને મારી મર્યાદા કહું છું તેથી હું ફરીથી તેને આ ફોર્મમાં મૂકી શકું હવે આ થોડી વધુ જટિલ રચના બનાવે છે અને હું તમને આગળની સ્લાઈડમાં આ માટેની શરતો બતાવવા જઈ રહ્યો છું જે ત્યાંની ગણિતની શરતોની દ્રષ્ટિએ થોડું જટિલ દેખાશે હું જે કરવા જઇ રહ્યો છું તે એ છે કે હું ફક્ત આગળની સ્લાઈડમાં શરતો વાંચીશ અને પછી આપણે એક વિશેષ ઉદાહરણ લઈશું અને પછી બતાવીશું કે પરિસ્થિતિઓ કેવી રીતે કાર્ય કરે છે સમાનતા અને અસમાનતા બંનેના નિયંત્રણો સાથે બહુવિધ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા માટે આ શરતો છે તે મહત્તમ મૂલ્ય છે અને ચાલો આપણે આને કાળજીપૂર્વક જોઈએ યાદ રાખો જ્યારે ત્યાં માત્ર સમાનતાના મર્યાદા હતી ત્યારે અમારી પાસે સમીકરણનો આ ભાગ હતો જ્યાં અમારી પાસે સમાનતાના દરેક મર્યાદા માટે ∇ ઓફ f λ ગણો ∇ h રેખીય સરવાળો હતો હવે જ્યારે તમારી પાસે પણ અસમાનતાની મર્યાદાઓ હોય છે ત્યારે આ સમીકરણનું શું થાય છે જેમ કે આપણે દરેક સમાનતાના મર્યાદાઓ માટે એક પરિમાણ કેવી રીતે ઉમેર્યું તેવી રીતે આપણે દરેક અસમાનતાના મર્યાદાઓ માટે પરિમાણ ઉમેરીએ છીએ તેથી જો ત્યાં m અસમાનતાની મર્યાદાઓ હશે ત્યાં m પરિમાણો હશે અને વિશિષ્ટ ઓપ્ટિમાઇઝેશન પુસ્તકો અને સાહિત્યમાં લોકો આ દરેક મર્યાદાઓ માટે λ ને સ્કેલર બહુવિધ તરીકે ઉપયોગ કરે છે તેથી જો ત્યાં l સમાનતાની મર્યાદાઓ હોય તો ત્યાં l લેમ્બડાસ હશે અને લોકો અસમાનતાની મર્યાદા માટે μ ના નામનો ઉપયોગ કરે છે ઓ જો આપણી પાસે m μ s હશે તો ત્યાં m અસમાનતાની મર્યાદાઓને અનુરૂપ એમ m μ s હશે તેથી સમાનતા અને અસમાનતાના કિસ્સામાં આ સ્થિતિ વચ્ચેનો તફાવત એ છે કે આ અસમાનતાના દરેક મર્યાદા માટે તમે μ ગુણ્યા δ g ના વધુ રેખીય સંયોજનો ઉમેરો તેથી આ જુઓ આ આ જેવું જ સ્વરૂપ છે સિવાય કે મેં અહીં λ અહીં અને μ નો ઉપયોગ કર્યો છે પરંતુ હું ∇ ઓફ h અને ∇ ઓફ g લઈશ તે શરતોનો પહેલો સમૂહ છે પછી કે પાછલા કિસ્સામાં શરતોના ભાગ રૂપે આપણી પાસે સમાનતાની મર્યાદાઓ કેવી હતી મારી પાસે સમાનતાના તમામ મર્યાદાઓને પૂર્ણ કરવા માટે મહત્તમ સમાધાન મળશે હવે λ એ અમુક વાસ્તવિક સંખ્યા છે તેથી સમાનતાના મર્યાદાઓ છે તેટલી વાસ્તવિક સંખ્યાઓ છે અને હજી પણ કેવી રીતે મારે સમાનતાની સ્થિતિના મહત્તમ બિંદુને સંતોષવાની જરૂર છે મારી પાસે અસમાનતાની મર્યાદાના પણ મહત્તમ બિંદુ દ્વારા સંતોષવાની જરૂર છે તેથી આ સુનિશ્ચિત કરે છે કે મહત્તમ બિંદુ શક્ય ક્ષેત્રમાં છે હવે સમાનતાની મર્યાદાની સ્થિતિ અને અસમાનતા મર્યાદિત પરિસ્થિતિ વચ્ચેનો આ વાસ્તવિક તફાવતો બતાવે છે આપણી પાસે વધારાની મર્યાદા પણ છે જે આ સ્વરૂપની છે આને પૂરક સુસ્ત શરત કહેવામાં આવે છે તેથી આ શું કહે છે તે છે જો તમે અસમાનતાની મર્યાદા અને તેને અનુરૂપ μi નો ગુણાકાર લો તો તે 0 હોવું જોઈએ મૂળભૂત રીતે તેનો અર્થ કાં તો μi છે તે 0 છે જે સંજોગોમાં આ સ્થિતિ સંતોષવા જેવી કોઈ કિંમત હોઈ શકે છે અથવા આ 0 છે તે કિસ્સામાં મારે એક μ ની ગણતરી કરવી પડશે કે જે હું ગણું છું તે μ એક ધન સંખ્યા છે અથવા તે 0 ની બરાબર કે તેનાથી વધુ છે તેથી આ સ્થિતિ એ સુનિશ્ચિત કરવા માટે છે કે તમારી પાસે જે પણ મહત્તમ બિંદુ છે તેમાં સુધારણાની સંભાવના નથી વધુ સુધારણા મહત્તમ મુદ્દાથી જેથી આ સ્થિતિ ત્યાં છે તે કારણ છે હવે ફક્ત ધ્યાનમાં રાખો કે જો તમે પ્રથમ વખત ઓપ્ટિમાઇઝેશનનો કોર્સ જોઈ રહ્યા છો તો આ મર્યાદાઓને તરત જ સમજવું ખૂબ સરળ અથવા સ્વાભાવિક નથી જો કે અમે શું કરવા જઈ રહ્યા છીએ તે આગળની સ્લાઈડમાં છે અમે એક ઉદાહરણ લઈશું અને પછી બતાવીશું કે આ વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે એક વસ્તુ જે હું તમને ધ્યાનમાં રાખવા માંગું છું તે છે જો આપણે n ચલોમાં અમર્યાદિત ઓપ્ટિમાઇઝેશન સમસ્યા ઉદ્દેશ્ય કાર્ય કહેવા દીધું હોય હું હંમેશાં ધ્યાન આપું છું કે મારા માટે સમીકરણોની સિસ્ટમ હલ કરવામાં સમર્થ થવા માટે મહત્તમ પરિસ્થિતિઓમાં પૂરતા સમીકરણો અને ચલો છે કે કેમ અને સ્પષ્ટ રીતે તમે જાણો છો કે મર્યાદિત કિસ્સામાં તમારી પાસે n સમીકરણો અને n ચલો છે અને મેં સમાનતાની મર્યાદાના કિસ્સામાં સ્પષ્ટપણે મુદ્દો આપ્યો છે કે દરેક સમાનતાની મર્યાદા માટે તમે એક વધારાનું પરિમાણ ઉમેરી શકો છો જો કે તમારી પાસે પૂરતા સમીકરણો અને ચલો હશે કારણ કે જ્યારે તમે પહેલી શરત લખો છો કે જે આ સ્વરૂપનું છે ત્યારે તમને n સમીકરણો મળશે અને તમને લેમ્બડા હોવાથી સંતોષવાની જરૂર હોય તેટલી સમાનતા મળશે તેથી તે પણ યોગ્ય રીતે કાર્ય કરે છે હવે આપણે જોઈશું કે અસમાનતાની મર્યાદાઓના કિસ્સામાં પણ આ જ થાય છે કે નહીં આને હલ કરવામાં એક વિશિષ્ટ સમસ્યા છે જેને કે શરતો કહેવામાં આવે છે જે શરતો મેં અગાઉની સ્લાઇડમાં બતાવી હતી તેને કે શરતો કહેવામાં આવે છે અસમાનતાના કેસમાં સીધા KKT શરતોનું નિરાકરણ કરવું સરળ નથી કારણ કે પૂરક સુસ્તી શરતો જે કહે છે કે ક્યાં તો μ 0 અથવા z 0 હોઈ શકે છે તેથી આપણે પસંદગી કરવી પડશે કે કઈ 0 છે જેથી આ એક સંયોજન સમસ્યા બનાવે તેથી સામાન્ય રીતે KKT શરતોનો ઉપયોગ સામાન્ય રીતે તે ચકાસવા માટે થાય છે કે આપણી પાસે જે ઉકેલ છે તે એક શ્રેષ્ઠ ઉકેલ છે જો કે ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ પાસે આ સમસ્યાને હલ કરવાની જુદી જુદી રીતો હશે અને ત્યાં દંડ પદ્ધતિઓ સક્રિય સમૂહ પદ્ધતિઓ અને તેથી વધુ નામની પદ્ધતિઓ છે આપણે અહીં તે પદ્ધતિઓ વિશે વાત કરીશું નહીં તેમ છતાં હું હમણાં જ ઇચ્છું છું કે વિશ્લેષણાત્મક કિસ્સામાં સમાધાન કેવી રીતે કાર્ય કરે છે તે તમારે સમજવું જોઈએ ચાલો આપણે અત્યાર સુધી વર્ણવેલ બધા વિચારોને એક સાથે લાવવા માટે એક સંખ્યાત્મક ઉદાહરણ જોઈએ આ વિશિષ્ટ કેસમાં તે બહુવિધ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા છે જેને ખરેખર ક્વોડ્રેટીક પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે અને તેને ક્વોડ્રેટીક પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે કારણ કે ઉદ્દેશ્ય કાર્ય ચતુર્ભુજ છે અને મર્યાદાઓ રેખીય છે તે પ્રકારની સમસ્યાઓ ક્વોડ્રેટિક પ્રોગ્રામિંગ સમસ્યાઓ કહેવામાં આવે છે મને લાગે છે કે આ તે જ ઉદ્દેશ છે જેનો આપણે ઘણાં ઉદાહરણોમાં ઉપયોગ કર્યો છે તો ચાલો આપણે કહીએ કે આ ઉદ્દેશ્ય કાર્ય છે અને ચાલો ધારી લઈએ કે આપણી પાસે અહીં બતાવેલ રૂપની મર્યાદા છે ચાલો માની લઈએ કે પ્રથમ મર્યાદા છે 3 x1 2 x2 12 બીજી મર્યાદા છે 2 x1 5 x2 10 અને ત્રીજી મર્યાદા છે x1 1 હવે હું આ સમસ્યા માટે વધુ કંઇ કરી રહ્યો નથી પરંતુ તેમ છતાં હું ફક્ત ઇચ્છું છું કે તમારે યાદ રાખવું જોઈએ કે આપણે જે પણ કહીએ છીએ તેનાથી સુસંગત રહેવા માટે આ મર્યાદાના બરાબર કરતા ઓછામાં રૂપાંતરિત થવું જોઈએ જે હવે આપણે પછીના સ્લાઇડમાં જોઈશું કે તે કેવી રીતે થાય છે ચાલો હવે આપણે આને સચિત્ર રૂપે જોઈએ યાદ રાખો કે ઉદ્દેશ્ય કાર્યનું મૂલ્ય તમે જોઈ રહ્યાં છો તે સ્ક્રીનના સમતલમાંથી બહાર આવતા z દિશામાં રચાયેલ છે તેથી તેનું પ્રતિનિધિત્વ તે આ રૂપરેખા છે જે આપણે અહીં જોઈએ છીએ જે સતત ઉદ્દેશ ફંક્શન રૂપરેખા છે તેથી હું ફક્ત તે જોવા અને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ ચિત્ર ઉદ્દેશ્ય કાર્ય અને મર્યાદા બંને માટે કેવી રીતે દર્શાવે છે તેથી ઉદ્દેશ્ય કાર્ય ખરેખર આ ચિત્રમાં આ સતત મૂલ્યના રૂપરેખા તરીકે રજૂ થાય છે તેથી જો હું આને આગળ વધું છું તો ઉદ્દેશ ફંકશન મૂલ્ય સમાન છે જે આપણે આ ઘણી વખત પુનરાવર્તિત કર્યું છે હવે આ x1 x2 સમતલમાં ચાલો જોઈએ કે આ મર્યાદાઓ કેવી દેખાય છે તેથી મારી પાસે આ સમીકરણ છે જે એક રેખાનું સમીકરણ છે તેથી જ્યારે આપણે પ્રથમ મર્યાદા વિશે વાત કરીશું જે 12 ની બરાબર કે તેનાથી ઓછું છે તો પછી રેખાની આ બાજુનો કોઈપણ બિંદુ શક્ય બિંદુ છે હવે જ્યારે આપણે અહીં આ મર્યાદા જોશું તો પછી રેખાનું સમીકરણ 2 x1 5 x2 10 છે અને જ્યારે પણ મારી પાસે કંઈક 10 ની બરાબર કે વધારે હોય તો આ ક્ષેત્ર શક્ય ક્ષેત્ર છે અને આ x1 1 રેખા છે અને x1 1 આ ક્ષેત્ર હશે તેથી જો તમે આ બધા ક્ષેત્રોને એક સાથે રાખશો તો શક્ય છે કે તે એકમાત્ર ક્ષેત્ર અહીં કથ્થાઈ રંગમાં શેડ કરવામાં આવશે તેથી જો તમે આ ક્ષેત્રમાં કોઈ બિંદુ લેશો તો તે આ મર્યાદાને સંતોષશે કારણ કે તે આ રેખાની આ બાજુ છે તે બીજી મર્યાદાને સંતોષશે કારણ કે તે રેખાની બાજુ છે અને તે ત્રીજી મર્યાદાને સંતોષશે કારણ કે તે રેખાની આ બાજુ છે નોંધ લો કે જો તમે બીજે ક્યાંય પણ કોઈ બિંદુ લેશો તો તમારા માટે શક્ય નહીં હોય ઉદાહરણ તરીકે અહીં એક બિંદુ મર્યાદા 1 નું ઉલ્લંઘન કરશે પરંતુ તે મર્યાદા 2 અને 3 દ્રષ્ટિકોણથી શક્ય છે તેમ છતાં બધી મર્યાદાઓને સંતોષવી પડશે હવે તે જ રીતે જો તમે અહીં એક બિંદુ લો છો જ્યારે તે મર્યાદા 1 અને 3 ને સંતોષે છે તો તે મર્યાદા 2 નું ઉલ્લંઘન કરશે હવે જો તમે નોંધ્યું છે કે અહીં મહત્તમ બિંદુ ખોટું દર્શાવી રહ્યું છે અને આપણે છેલ્લા કેટલાક સ્લાઇડ્સમાં વર્ણવેલ પરિસ્થિતિઓ દ્વારા આ મૂલ્યનો પ્રયાસ કરીશું તેથી આપણે અહીં શું કરીએ તે નીચે મુજબ છે તેથી આપણે લાગ્રેજિયન નામનું કંઈક કરીએ છીએ જે મૂળરૂપે આપણે જે પ્રકારની પરિસ્થિતિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે તરફ ઉકળશે હું આ ઝડપથી સમજાવીશ તેથી અમે અહીં ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય અથવા ઉદ્દેશ્ય કાર્ય સમીકરણને લઈએ છીએ અને પછી અહીં સમાનતાની મર્યાદાઓ નથી ફક્ત અસમાનતાની મર્યાદાઓ છે મેં કહ્યું કે આ અસમાનતાની દરેક મર્યાદાઓ માટે અમારી પાસે એક પરિમાણ "ઉંમર"age" છે તેથી આ પહેલેથી જ એવા રૂપમાં છે જે આપણા માટે સરળ છે જે બરાબર કે તેનાથી ઓછા રૂપમાં છે તેથી હું ફક્ત આને μ તરીકે લખું છું 3 x 1 2 x2 તેથી 3 x1 2 x2 12 0 તેથી આ પહેલેથી જ બરાબર કે તેનાથી ઓછા ના રૂપમાં છે જ્યારે મેં બીજા સમીકરણમાં જોયું હું તેને બરાબર કે તેથી ઓછા રૂપમાં બનાવવા માંગતો હતો તો પછી હું શું કરું તે મેં કહ્યું 10 2 x1 5 x2 0 તેથી જો હું આ અહીં મૂકું તો બરાબર કે તેનાથી ઓછા ના રૂપમાં છે અને પછી આને અનુરૂપ જો મારી પાસે μ 1 આ μ2 ને અનુરૂપ છે અને આને અનુરૂપ મારી પાસે x3 છે મારી પાસે x1 1 0 છે તેથી તમે તે શબ્દ અહીં જોશો પછી તમે જે કરો છો તે છે તમે આને x1 અને x2 ના સંદર્ભમાં અલગ કરો તમને પ્રથમ 2 શરતો મળશે જેની વિશે આપણે સમાનતાની મર્યાદાનો કેસ અમર્યાદાનો કેસ અને તેથી વધુ માટે વાત કરી રહ્યા છીએ તેથી 2 નિર્ણાયક ચલો માટેના 2 સમીકરણો જ્યારે તમે x1 4 x1 ના સંદર્ભમાં આ સંપૂર્ણ સમીકરણને અલગ પાડશો ત્યારે આ ભાગ અહીંથી બહાર આવે છે અને આ ફક્ત x2 નું ફંકશન છે તેથી x1 ના સંદર્ભમાં તફાવત 0 થશે અને મારી પાસે 3 μ1 x1 હશે જ્યારે હું x1 ના સંદર્ભમાં આ તફાવત કરું ત્યારે મને 3 μ1 મળશે અને બીજા ભાગથી મને મળશે 2 μ2 અને ત્રીજા ભાગથી મને μ3 મળશે તેથી th 0 તેથી મૂળભૂત રીતે આ સમીકરણ તમારી પાસે છે અને પછી જ્યારે હું તે જ સમીકરણને x2 ના સંદર્ભમાં અલગ પાડું છું તેથી મને અહીંથી 8 x2 મળે છે અને બીજી ભાગથી મને 2 μ1 મળે છે મને મળે છે આ ભાગથી 5 μ2 અને આ ભાગથી મને કશું મળતું નથી કારણ કે તે ફક્ત x1 નું ફંકશન છે તેથી મને આ બરાબર 0 મળ્યું આ મૂળભૂત રીતે તમને શરત આપે છે કે આપણે જે વિશે વાત કરી છે તે સમાનતાના મર્યાદાના કિસ્સામાં જે સ્વરૂપ છે યાદ રાખો મેં કહ્યું હતું કે તમારી પાસે ∇ છે કે જે σ λ છે ∇ ઓફ hi અને અસમાનતાના કિસ્સામાં તમે σ μi ∇ ઓફ gi પણ ઉમેરો જો gi અસમાનતાના મર્યાદાઓ હોય તો તેથી તમે આ મર્યાદાઓથી આ પ્રકારનાં 2 સમીકરણો પાછા મેળવો છો અને તમારી પાસે અહીં 2 સમીકરણો છે કારણ કે ∇ ઓફ x નું કદ 2 બાય 1 h 2 બાય 1 2 બાય 1 છે કારણ કે ત્યાં 2 નિર્ણાયક ચલો છે અને આ સ્કેલર્સ છે અને આ છે એક રેખીય વજનવાળી રકમ તેથી જો તમે આ બધાને ધ્યાનમાં લો છો તો તમે જુઓ છો કે મારી પાસે 2 સમીકરણો છે જો કે મારી પાસે 5 ચલો છે જેની મને ગણતરી કરવાની જરૂર છે મારે x1 માટે મૂલ્યની ગણતરી કરવાની જરૂર છે મારે x2 માટે મૂલ્યની ગણતરી કરવાની જરૂર છે અને પછી મારે μ1 μ2 અને μ3 ની ગણતરી કરવાની જરૂર છે તો ચાલો જોઈએ કે આપણે તે કેવી રીતે કરીએ આપણે પાછા જઈશું અને પૂરક સુસ્તીની શરતો ઉમેરીશું એ પણ ધ્યાનમાં રાખજો કે આ સિવાય આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે હજી જે પણ ઉકેલ મેળવીએ છીએ તે અસમાનતાના મર્યાદાઓને પણ સંતોષવા માટે છે તેથી આપણે જે પણ સોલ્યુશન મેળવીએ છીએ તે હજી પણ આવા હોવું જોઈએ 2 x3 x 2 x2 12 એ 0ની બરાબર કે તેનાથી ઓછું છે and 10 2 x 5 x2 એ 0ની બરાબર કે તેનાથી ઓછું છે તેથી આ 2 પણ માન્ય હોવું આવશ્યક છે પરંતુ કારણ કે આ અસમાનતાની મર્યાદાઓ છે આપણે તેનો ઉપયોગ ખરેખર કંઈપણ હલ કરવા માટે કરી શકતા નથી એકવાર આપણે આ ચલોનું નિરાકરણ લાવીએ તો પણ આપણે આ પરિસ્થિતિઓ સંતોષાય છે કે નહીં તેની ચકાસણી કરવી પડશે તેથી પૂરક સુસ્તીની શરતમાં પાછા જઈએ છીએ આપણે જોયું છે કે આપણી પાસે μ ગુણ્યા g એ 0 છે તેથી આ પ્રથમ અસમાનતાની મર્યાદાને અનુરૂપ છે આ બીજી અસમાનતાની મર્યાદાને અનુરૂપ છે અને આ ત્રીજી અસમાનતાની મર્યાદાને અનુરૂપ છે અને આપણી પાસે આ μi એ 0 કરતા વધારે છે તેથી આ બધી શરતો એક મહત્તમ બિંદુ માટે સંતુષ્ટ હોવી જોઈએ હવે અહીં કંઇક ધ્યાન આપવું રસપ્રદ છે ચાલો આપણે આને ઉદાહરણ તરીકે લઈએ પહેલાથી જ આપણી પાસે 2 સમીકરણો છે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે 2 સમીકરણો અહીં છે તેથી હું μ1 μ2 અને μ3 ની ગણતરી કરવા માટે બીજા 3 સમીકરણો શોધી રહ્યો છું તેથી તે કુલ 5 સમીકરણો અને 5 ચલો હશે તેથી આ 0 થવા માટે તમે આ સમીકરણમાં કહી શકો કે ક્યાં ક્યાં તો μ1 એ 0 છે અથવા કૌંસની અંદર જે હોય તે 0 છે તેથી આપણે કહી શકીએ કે એક સંભાવના કૌંસની અંદરની જે હોય તે 0 નથી જે કિસ્સામાં μ1 0 હોવું જોઈએ તેથી હું અહીં મુખ્ય મુદ્દાને બનાવવા માંગુ છું જો આપણે કૌંસમાં જે હોય તે 0 ન કહીએ તો તે આપમેળે મને μ1 ની કિંમત આપે છે તેથી અહીંના 5 ચલોમાંથી મેં પહેલેથી જ એક ગણતરી કરી છે તેવી જ રીતે જો હું કહું છું કે અહીં જે કંઈપણ છે તે 0 નથી તો પછી μ2 0 હોવી જોઈએ અને જે અહીં અંદર છે તે 0 નથી μ3 એ 0 હોવી જોઈએ પછી મારી પાસે પહેલેથી જ μ1 μ2 μ3 માટે ગણતરી કરેલા મૂલ્ય છે પછી હું તે મૂલ્યોને આ સમીકરણમાં પાછો બદલી શકું છું અને મારી પાસે 2 સમીકરણો છે જે હું x1 અને x2 ની ગણતરી કરી શકું છું તેથી આ એક વિકલ્પ છે તેથી અગાઉની સ્લાઇડ્સમાં મેં ઉલ્લેખ કર્યો છે કે આ એક સંયુક્ત સમસ્યા બની જાય છે કારણ કે આપણે પણ ધારી શકીએ કે આ 0 પર જાય છે તેથી આ ભાગ 0 પર છે અને હવે આપણે ધારીએ કે આ ખરેખર 0 સિવાયનો છે આ 0 સિવાયનો છે ચાલો જોઈએ કે આ કેસનું શું થાય છે આપણી પાસે પૂરતા સમીકરણો અને ચલો છે તેથી આ કિસ્સામાં આપણી પાસે 1 સમીકરણ 2 સમીકરણો ત્રીજું સમીકરણ μ2 એ 0 હશે કારણ કે આપણે માની લીધું છે કે આ 0 નથી ચોથું સમીકરણ μ3 એ 0 છે કારણ કે આપણે માની લીધું છે કે આ 0 નથી હવે ચોથું સમીકરણ તે બની જાય છે જે આપણે ધારી લીધું છે જે કૌંસની અંદરનો ભાગ 0 છે તેથી જે કિસ્સામાં ફરીથી મારી પાસે 1 2 3 છે અને પછી μ2 0 μ3 0 એ 5 ચલોમાં 5 સમીકરણો તરીકે છે તમે ઉદાહરણ તરીકે ધારી શકો કે આ અને આ 0 છે જેમાં મારે μ2 અને μ1 ની ગણતરી કરવી પડશે અને પછી આપણે કહી શકીએ કે આ 0 નથી પછી μ3 0 છે પરંતુ તે કિસ્સામાં પણ તમારી પાસે 1 સમીકરણ 2 સમીકરણ th 0 એ 1 સમીકરણ છે અને th 0 એ 1 સમીકરણ છે તેથી ફરીથી મારી પાસે 5 સમીકરણો અને 5 ચલો છે તેથી આ સમીકરણોની વાત છે ત્યાં સુધી તમે જે પણ ધારણા કરો છો તેમાં તમારી પાસે પૂરતા સમીકરણો અને પૂરતા ચલો હશે જો કે તેમાંથી કેટલીક પસંદગીઓ માટે જ્યારે તમે ખરેખર કોઈ ઉપાય શોધી કાઢો છો અને આને અહીંથી પાછું લગાડવાનો પ્રયાસ કરો છો ત્યારે તે કદાચ આને સંતોષશે નહીં તેથી તે સ્થિતિમાં તે ઓપ્ટિમાઇઝેશનના દૃષ્ટિકોણથી અમારા માટે યોગ્ય વિકલ્પ નથી અને કેટલાક કિસ્સાઓમાં આ સંતુષ્ટ થઈ શકે છે પરંતુ μ કે જે સમીકરણોમાંથી તમે ગણતરી કરો છો તે ધન પોઝિટિવ નહીં હોય તેથી તે ઋણ નેગેટીવ થઈ શકે છે જે કિસ્સામાં ફરીથી આ એક મહત્તમ સમાધાન નથી તો ચાલો જોઈએ કે આ ઉદાહરણ માટે આ કેવી રીતે થાય છે હવે હું અહીં એક સંકેત વાપરીશ જેથી હવે પછીની લાઈનમાં કોષ્ટક સમજી શકાય તેથી જ્યારે પણ હું માનું છું કે સમાનતાની મર્યાદા બરાબર સંતુષ્ટ છે તેનો અર્થ જ્યારે હું કહું છું 3 x1 2 x2 12 0 તો પછી આપણે કહીએ કે આ અવરોધ સક્રિય છે તે સક્રિય છે કારણ કે બિંદુ પહેલાથી જ મર્યાદા પર છે જો હું અહીં એક બિંદુ લઉં તો પછી તે લાઇન પર નથી તેથી તે મૂળભૂત રીતે 0ની બરાબર કે તેનાથી ઓછું છે તેથી હું કહીશ કે તે નિષ્ક્રિય છે તેથી દરેક મર્યાદા માટે હું કહી શકું છું કે તે સક્રિય છે કે નિષ્ક્રિય તેથી જો આ મર્યાદા સક્રિય છે અર્થ એ થાય કે 3 x1 2 x2 12 એ 0 છે જો આ મર્યાદા સક્રિય છે તેનો અર્થ એ કે 2x1 5x2 10 0 અને જો આ મર્યાદા સક્રિય છે તેનો અર્થ x1 1 તેથી ઉદાહરણ તરીકે કે આપણે અત્યારે વિચારણા કરી રહ્યા છીએ ત્યાં 3 અસમાનતાની મર્યાદાઓ છે અને મેં અગાઉની સ્લાઇડમાં જણાવ્યું છે કે જો અસમાનતાની મર્યાદા બરાબર સંતોષ થાય કે તે સમાનતાના મર્યાદા બની જાય છે તો આપણે તેને સક્રિય મર્યાદા કહીશું અને જો મર્યાદા બરાબર સંતુષ્ટ નથી તો આપણે તેને નિષ્ક્રિય મર્યાદા તરીકે કહીએ છીએ અને હવે આપણી પાસે 3 અસમાનતાની મર્યાદાઓ છે અને આ દરેક મર્યાદા સક્રિય અથવા નિષ્ક્રિય હોઈ શકે છે તેથી આ દરેક મર્યાદાઓ માટે 2 સંભાવનાઓ છે અને કારણ કે આપણી પાસે 3 મર્યાદા છે ત્યાં 2 ની 3 ઘાત જેટલી શક્યતાઓ છે જે અહીં 8 સંભાવનાઓ છે તેથી આ કિસ્સામાં હું શું કરવા જઇ રહ્યો છું તે છે કે જ્યારે તમને અસમાનતાની મર્યાદાઓ હોય ત્યારે આ અભિગમ કેવી રીતે કાર્ય કરે છે તેની સારી સમજ મેળવવા માટે અમે તમને બધી સંભાવનાઓ ગણાવી રહ્યા છીએ તો ચાલો ચાલો હું આ ટેબલ પરથી કેટલીક પંક્તિઓ કહી શકું કે આ કેવી રીતે કાર્ય કરે છે અને આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે પાછળના વિચારોને સમજાવવા માટે આગળની સ્લાઇડમાં આપણે ખરેખર દરેક કેસનો અર્થ સુસ્પષ્ટપણે જોવા જઈશું તો ચાલો ઉદાહરણ તરીકે પ્રથમ લાઈન જોઈએ અહીં આપણે કરેલી પસંદગી એ 3 અસમાનતાની મર્યાદાઓ સક્રિય છે તેનો અર્થ એ કે તે બધા સમાનતાની મર્યાદા બની જાય છે કંઈક રસપ્રદ નોંધ લો કે ત્યાં 2 નિર્ણાયક ચલો છે તેથી દરેક અસમાનતાની મર્યાદા મૂળભૂત રીતે એક લાઇન માટે અડધી જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તેઓ સક્રિય થાય છે ત્યારે આ દરેક મર્યાદાઓ સમાનતાની મર્યાદા બની જાય છે અને તેમાંથી દરેક રેખા બની જાય છે હવે જ્યારે બધા 3 સક્રિય છે ત્યારે આપણી પાસે 2 પરિમાણોમાં 3 સમીકરણો છે તેથી ત્યાં ફક્ત નિર્ણાયક ચલો x1 અને x2 છે પરંતુ મારી પાસે તે 2 ચલોમાં 3 સમીકરણો છે અને અમારા રેખીય બીજગણિત વ્યાખ્યાનોથી આપણે જાણીએ છીએ કે જ્યારે આપણી પાસે ઘણા કિસ્સાઓમાં ચલો કરતા વધુ સમીકરણો હોય ત્યારે આપણે 2 ચલો માટે કોઈ સમાધાન શોધીશું નહીં જે બધા 3 સમીકરણોને સંતોષશે તેથી આ કિસ્સામાં તમે આ સમસ્યાને હલ કરી શકતા નથી તે અસંભવિત છે કારણ કે મારી પાસે પૂરતા સમીકરણો હોવા છતાં આ સમીકરણોનો ઉપગણ 3 સમીકરણો 2 ચલોમાં છે અને મને કોઈ યોગ્ય ઉપાય નથી મળી શકતો આપણે આગળની સ્લાઈડમાં સમજીશું કે આ ભૌમિતિક રીતે શું છે ચાલો અહીં બીજી કેટલીક સ્થિતિ જોઈએ ચાલો ઉદાહરણ તરીકે હરોળ 5 પસંદ કરીએ તેથી જો તમે હરોળ 5 જુઓ અમે પસંદગી કરી છે કે પ્રથમ મર્યાદા સક્રિય છે બીજી મર્યાદા નિષ્ક્રિય છે અને ત્રીજી મર્યાદા નિષ્ક્રિય છે જેનો મૂળભૂત અર્થ થાય છે પ્રથમ મર્યાદા 0 ની બરાબર બીજી અને ત્રીજી મર્યાદાઓ 0 કે તેથી બરાબર ઓછી હોવી જોઈએ જેને આપણે પ્રક્રિયામાંથી પસાર થયા પછી પરીક્ષણ કરવાની જરૂર છે હવે આ સ્થિતિમાં મેં પહેલા વર્ણવેલ કેવી રીતે તે પણ આપણે 5 સમીકરણો અને 5 ચલો શોધી શકશું અને આપણે અહીં બતાવેલ x1 અને x2 માટે હલ કરી શકીએ છીએ અને જે અહીં બતાવ્યા પ્રમાણે અમે હલ કરી છે હવે જો તમે ફક્ત આ ઉપાય જુઓ ત્યારે તમે કહો છો કે તે બધું સંતોષવા લાગે છે કારણ કે મારી પાસે x1 અને x2 માટે ઉકેલ છે અને મારી પાસે μ1 μ2 μ3 છે જ્યાં μ1 4 36 અને μ2 અને μ3 0 છે જો કે જ્યારે તમે આ μ જુઓ તમે જોશો કે μs એ ઋણ છે જેનો મૂળભૂત અર્થ એ છે કે આપણે કેટલીક સ્લાઇડ્સમાં પાછા બતાવેલ શરતોના આધારે આ એક મહત્તમ બિંદુ હોઈ શકતો નથી એટલું જ નહીં જ્યારે તમે ખરેખર આ 2 કિંમતોને મર્યાદામાં મૂકીએ ત્યારે x1 એ 1 થી બરાબર કે ઓછું છે એ સંતુષ્ટ નથી કારણ કે x1 3 તેથી જો તમે આ હરોળ ઉદાહરણ તરીકે લો છો એવું લાગે છે કે આ બંને μ ધન હોવાથી સંતોષાતી નથી અને આ મર્યાદા પણ સંતોષાતી નથી અહીં એક રસપ્રદ બાબત એ નોંધવાની છે કે આપણે પાછા જવું પડશે અને આપણે ફક્ત નિષ્ક્રિય હોવાનું માની લીધું છે તે મર્યાદાની તપાસ કરવી પડશે કારણ કે સક્રિય મર્યાદા પહેલાથી જ 0 પર છે તેથી ફરીથી જે પણ ઉકેલ છે તે આપમેળે સક્રિય મર્યાદાને સંતોષશે ચાલો આપણે ઉદાહરણ તરીકે હરોળ 6 કહીએ અહીં આપણે પસંદગી કરી છે કે પ્રથમ મર્યાદા નિષ્ક્રિય છે બીજી મર્યાદા સક્રિય છે અને ત્રીજી મર્યાદા નિષ્ક્રિય છે ફરીથી આપણને 5 સમીકરણો અને 5 ચલો મળશે અને આપણે અહીં ઉકેલો જોઈશું તે ફરીથી x વ્યૂ પોઇન્ટથી સારું લાગે છે અમે x1 અને x2 માટે હલ કરી છે 1 21 અને 1 આ કેસમાં પહેલાના કેસથી વિપરીત μs પણ સારું લાગ્યું કારણ કે μs ધન હોવું જોઈએ તેથી મારી પાસે 0 થી 0 450 છે તેથી તે આના જેવું લાગે છે આ એક મહત્તમ બિંદુ માટેનો સારો ઉમેદવાર છે પરંતુ એકવાર તમે આ બધાને સંતુષ્ટ કરી લો પછી તમારે પાછા પણ જવું પડશે અને જુઓ કે નિષ્ક્રિય મર્યાદા અહીંથી આ ઉકેલના બિંદુથી સંતુષ્ટ છે કે નહીં અને અહીં નિષ્ક્રિય મર્યાદા એ x1 ની બરાબર 1 કે તેના કરતા ઓછી હોવી જોઈએ પરંતુ જો તમે જોયું કે 1 21 આ મર્યાદાને સંતોષતું નથી તેથી આ એક પણ શ્રેષ્ઠ હોઇ શકે નહીં જ્યારે તમે 4 થી હરોળ જુઓ જ્યાં આપણે ધાર્યું છે કે મર્યાદા 1 નિષ્ક્રિય છે અને 2 અને 3 સક્રિય છે મને ઉકેલ x1 1 6 મળે છે હું બધા μ s ને ધન ગણું છું જે એક મહત્તમ બિંદુ માટેની શરતોમાંની એક છે અને પછી મારે અહીં ફક્ત આ મર્યાદાને ચકાસવી પડશે કારણ કે અન્ય 2 સક્રિય મર્યાદા છે અને તેઓ આપણા માટે ઉકેલો માટેના સમીકરણો પ્રદાન કરી રહ્યાં છે જેથી તેઓ માન્ય હશે હવે જ્યારે તમે આ 2 કિંમતોને પ્રથમ મર્યાદામાં મૂકો છો ત્યારે તમે તપાસ કરશો કે તે અસમાનતાને પણ સંતોષે છે તેથી આ એક એવો કેસ છે જ્યાં બધી મર્યાદાઓ અને KKT ની સ્થિતિ સંતોષાય છે તેથી આ એક મહત્તમ બિંદુ છે તેથી મહત્તમ ઉકેલ 1 6 છે જે આપણે આ સમસ્યાની ભૂમિતિ સાથે સ્લાઇડમાં સૂચવ્યું હતું તેથી ચાલો આપણે આ કેસમાંથી દરેકને જોઈએ જ્યાં તે મહત્તમ છે અને આપણે આ કેવી રીતે અર્થઘટન કરીએ છીએ તેથી જો તમે તે કેસને ધ્યાનમાં લો જ્યાં અમે સક્રિય થવા માટે તમામ નિયંત્રણો લીધા હતા અમે કહ્યું કે આપણી પાસે 2 ચલો અને 3 સમીકરણ છે અને તે સામાન્ય રીતે સંતોષકારક નથી ભૌમિતિક રૂપે આનો અર્થ શું છે તે એ છે કે આપણે ઇચ્છીએ છીએ કે બિંદુ તે જ સમયે બધી 3 રેખા પર રહેલો છે કારણ કે આપણે ધારી લીધું છે કે બધી 3 રેખાઓ સંબંધિત છે તેનો અર્થ એ કે તે બધા 0 ની બરાબર હોવા જોઈએ તેથી તમે જોશો કે તમને એક બિંદુ નહીં મળે કે જ્યાં બધા 3 રેખાના સમીકરણો સંતુષ્ટ છે તેથી જો હું 2 ને સંતોષવા માંગુ છું તો મને અહીં એક બિંદુ મળશે તેમ છતાં તે અન્ય મર્યાદાને સંતોષશે નહીં અને તેથી વધુ તેથી આ બધી 3 રેખાઓ એકબીજાને છેદેતી ન હોવાનો કેસ છે તેથી આપણી પાસે અહીં કોઈ ઉકેલ નથી એ જ રીતે તમે આ દરેક કેસો જોઈ શકો છો અને તમે આ દરેકમાં શું થાય છે તે જોઈ શકો છો અને તમે જોશો કે ફક્ત 4 જ સ્થિતિમાં તમારી પાસે સમાધાન છે કે જે તમને કુહ્ન ટકર સ્થિતિમાંથી મળ્યો છે અને વાસ્તવિક મહત્તમ સંતોષ થશે દરેક અન્ય કેસમાં તમે જોશો કે કંઈક સમસ્યા અથવા અન્ય છે તેથી જો તમે પાછા જાઓ છો તો મને લાગે છે કે આપણે કેસ 5 અને 6 તરફ જોયું છે પછી કેસ 5 નો ઉકેલ આ છે કેસ 6 નો ઉકેલ આ છે અને અમે કહ્યું કે આ બે સારા ઉકેલો નથી કારણ કે તેઓ x1 શરતનું ઉલ્લંઘન કરે છે જે 1જેટલું કે તેથી ઓછું હોય છે જે મૂળભૂત રીતે અહીં દેખાય છે કારણ કે સંભવિત ક્ષેત્ર x1 રેખાની આ બાજુ છે જે 1 તેથી ઓછું હોય છે પરંતુ આ બિંદુ આ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને અહીં તમે ફરીથી જોશો કે આ બિંદુ આ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે તેથી સારાંશમાં તમારે જે જાણવાની જરૂર છે તે એ છે કે અમર્યાદિત કિસ્સામાં તે ખૂબ સ્પષ્ટ છે કે હું ફક્ત ખાલી લખીશ∇ of f બરાબર 0 છે શરત તરીકે અને મારી પાસે પૂરતા સમીકરણો અને ચલો હશે ત્યાં n સમીકરણો અને n ચલો હશે સમાનતાના અવરોધો સાથેના બંધનનાં કિસ્સામાં હું સમાન n સમીકરણો મેળવીશ પરંતુ ફોર્મ થોડું અલગ હશે આપણે લખીશું કે ∇ f એ σ λi ∇ ઓફ hi હોય છે અને ત્યારથી સમાનતાના અવરોધો હોવાથી અમે ઘણા બધા ચલો ઉમેરીએ છીએ અને સમાનતાની મર્યાદાઓથી સંતોષ થવો પડે છે જે તમને વધારાનું સમીકરણ આપે છે તેથી તમારી પાસે પૂરતા સમીકરણો અને ચલો હશે અસમાનતાની મર્યાદાના કિસ્સામાં પ્રથમ n સમીકરણો ખૂબ સમાન સ્વરૂપમાંથી આવે છે જ્યાં ∇ f એ σ λi ∇ ઓફ hi σ μi ∇ ઓફ gi જે તમને n સમીકરણો આપે છે અને તે પ્રત્યેકને અનુરૂપ સમાનતાના બંધન λ ને અનુરૂપ તમને ઘણા બધા સમીકરણો મળશે જે સમાનતાઓ છે તેને સંતોષવી પડશે એક માત્ર ગૂંચવણ જ્યારે તમારી પાસે આ અસમાનતાની મર્યાદા હોય ત્યારે આવે છે જ્યાં તમે જાણતા હોવ કે તમારી પાસે એક હોઈ શકે છે અથવા બીજું 0 હોઈ શકે છે જેને આપણે પૂરક સુસ્તી કહીએ છીએ તેથી આપણી પાસે આ μ ગણો g 0 બરાબર હશે તેથી જો g 0 હોય તો આપણે તેને એક સક્રિય મર્યાદા તરીકે કહીએ છીએ કે જે સંજોગોમાં આપણે તેની μ ને અનુરૂપ ગણતરી કરવી પડશે અને મહત્તમ બિંદુ μ એ 0 કે તેથી વધુ હશે હવે તમે જે ફોર્મ લખો છો તેના પર આધાર રાખીને તમે આ બધી મર્યાદાઓ લખો છો અથવા અસમાનતાની મર્યાદા જેટલું કે તેથી ઓછું અથવા જેટલું કે તેથી વધુ અને તમે મૂળ સમીકરણ તરીકે લખો છો ∇ f ની બરાબર આ રકમ જમણી બાજુએ અથવા ∇ ની બરાબર આ રકમ જમણી બાજુ μ ની નિશાની જુદા જુદા પાઠયપુસ્તકો અને જુદા જુદા પેપર મા ધન અથવા ઋણ તરીકે નોંધવામાં આવી છે તેથી જ્યારે તમે તે જુઓ ત્યારે તમારે પરિસ્થિતિ વિશે કાળજી લેવી પડશે પરંતુ જો તમે આ પ્રકારના સમીકરણો લખતા રહો જ્યાં તમે લખો છો ∇ ઓફ a σ λ ∇ hi σ μ ∇ gi અને જો તમે બધી મર્યાદાઓ અસમાનતાની મર્યાદાઓ જેટલી કે તેથી ઓછી હશે તે પછી આપણે અહીં જે જોયું તે મહત્તમ બિંદુ બનવા માટે બિંદુ માટે ધન હોવુંજોઈએ જેમ મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે જ્યારે આ અમર્યાદિત કેસ એ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ કેસ છે જેમ કે એસ વી એમ અને તેથી વધુ મર્યાદિત કેસ એટલે કે આપણે કદાચ આ કોર્સમાં આનો થોડો ઉપયોગ કરીશું નહીં તેમ છતાં સંપૂર્ણતા માટે અને અન્ય ડેટાવિજ્ઞાનના એલ્ગોરિધમ્સને સમજવા માટે પાયો આપવા માટે કે આ અભ્યાસક્રમની બહાર તમે જઇ શકો છો અને અભ્યાસ કરી શકો છો જ્યારે તમારી પાસે સમાનતા અને અસમાનતાની મર્યાદાઓ હોય ત્યારે મર્યાદિત ઓપ્ટિમાઇઝેશનની સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે પાછળના મુખ્ય વિચારોનું વર્ણન પણ મેં કર્યું છે ધ્યાનમાં રાખો કે જ્યારે મેં તમને શરતો બતાવી છે ત્યારે મેં ઔપચારિક રીતે આ શરતોનો પુરાવો અથવા વ્યુત્પન્ન બતાવ્યો નથી સમાનતાના બંધનનાં કેસમાં મેં તમને અંતર્જ્ઞાનની અપીલ કરી કે શા માટે પરિસ્થિતિઓ જેવી છે તે બહાર આવે છે જો કે આ બધું ઔપચારિક રીતે સાબિત થઈ શકે છે અને તમે ઔપચારિક ગાણિતિક દલીલોના આધારે આ શરતો મેળવી શકો છો તેથી આ સાથે હવે અમે ડેટાવિજ્ઞાન માટે ઓપ્ટિમાઇઝેશન પરના આ ભાગને પૂર્ણ કરીએ છીએ આપણી પાસે એવા બધા સાધનો છે જેની આપણે ડેટાવિજ્ઞાનની સમસ્યાઓ સમજવા જરૂર પડશે હું જે વ્યાખ્યાનને કરવા જઈશ તે પછીનો સમૂહ હું તમને વિવિધ પ્રકારની ડેટાવિજ્ઞાનની સમસ્યાઓનો પરિચય આપવા જઈ રહ્યો છું જેનો આપણે સામનો કરવો પડે છે આ ડેટાવિજ્ઞાનની સમસ્યાઓ વિશે આપણે કેવી રીતે વિચારીએ છીએ શું આ સમસ્યાઓ વિશે વિચારવાની કોઈ ઔપચારિકતા આપણે વિવિધ સમસ્યાઓ હલ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ અને તે પછી આપણે ફંક્શન અંદાજ સાધન તરીકે પ્રત્યાગમાન તરફ આગળ વધીશું તે રીત છે અને અમે ડેટાવિજ્ઞાનના ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ સામૂહિક તકનીકો પર ધ્યાન આપીશું અને પછી આપણે આખરે સિદ્ધાંત ઘટક વિશ્લેષણ તરીકે ઓળખાતી એક વિશેષ તકનીક સાથે નિષ્કર્ષ કરીશું જે ઇજનેરો માટે ખૂબ ઉપયોગી છે અને કેવી રીતે કોઈ વાસ્તવિક જીવન ડેટાવિજ્ઞાનની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે તેના વધુ સામાન્ય ઉદાહરણ સાથે સમાપ્ત થાય છે તેથી હું આશા રાખું છું કે તમે આ વ્યાખ્યાનને ચાલુ રાખશો અને ડેટાવિજ્ઞાનને વધુ સમજશો